આ ડેમો બતાવશે કે કોઈ સૂચનાને અવગણવા માટે કેવી રીતે સ્ટેક કઈ રીતે વાપરી શકાય છે આ ડેમો અને સ્રોત કોડ વર્ચુઅલબોક્સમાં હાજર છે જે તમે ડાઉનલોડ કરી શકો છો તમારે સપ્તાહ 0 અને સપ્તાહ 1 નાં ડેમો સાથે એ કરવું જોઈએ ચાલો આ ડેમો શરૂ કરીએ ડેમો આ વિશિષ્ટ ડિરેક્ટરીમાં હાજર છે nptel codesmodule1 1 અને તે આ c કોડને અનુરૂપ છે skipinstruction c ચાલો આ c કોડ ખોલીએ અને અને આપણે જે જોઈએ છીએ તે બે ફંકશન છે એક ફંકશન છે જે ત્રણ પરિમાણો a b અને c લે છે અને તે બફર પર કેટલાક સરળ મેનિપ્યુલેશન્સ કરે છે આગળ આપણે જે જોઈએ છીએ તે મેઇન ફંકશન છે જ્યાં તમારી પાસે લોકલ વેરિએબલ x છે જેનું મૂલ્ય શૂન્ય છે પછી ફંકશનમાંપેરામીટરો સાથે એક કોલ છે 1 2 અને 3 અને પછી સાથે નિવેદન આવે છે x 1 અને પછી એક printf"Value of X is dn"x એક વસ્તુ જે તમે આ સમયે કરવા માંગતા હો તે અનુમાન લગાવવું છે કે આ વિશેષ પ્રોગ્રામનું આઉટપુટ શું છે તો ચાલો આપણે તેને જોઈએ એક એવું અનુમાન કરી શકીએ કે x અહીં એક છે જે સંભવત સ્ક્રીન પર x ની કિંમત 1 છાપશે ચાલો જોઈએ કે આપણે શું ચલાવ્યું તે પહેલાં make clean અને પછી make કરીયે અને એક્ઝેક્યુટેબલ skipinstruction મળે છે હવે જ્યારે આપણે આ ખાસ પ્રોગ્રામ ચલાવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આપણને x ની વેલ્યુ શૂન્ય મળે છે હકીકતમાંની આ આખી વસ્તુ x 1 ચલાવવામાં આવી નથી તેના બદલેને થયું છે x કે તે કોઈક રીતે શૂન્યનું મૂલ્ય મેળવવામાં સફળ રહ્યું છે જે આ વિધાનને અનુરૂપ છે આ અલબત્ત તદ્દન વિરોધી છે જેની અપેક્ષા જેવુ નથી અને શું થઈ રહ્યું છે તે સમજવા માટે આપણે આ વિશિષ્ટ ફંકશનમાં જવું પડશે આ ફંકશનને આપણે GDB દ્વારા સમજીશું તો ચાલો gdb ચલાવીએ આ માટે આપણે gdb skipinstruction ચલાવીશું અને જેમ આપણે પહેલાં આપણે જોયું તેમ પ્રોગ્રામની વિવિધ સમાવિષ્ટોની સૂચિ બનાવી શકીએ અને આપણે બ્રેક પોઈન્ટ પણ સેટ કરી શકીએ કે જે આહિ લાઈન નંબર 14 પર છે લાઈન નંબર 14 આ ખાસ ફંકશન નો કોલ છે હવે આપણે અગાઉના વિડિઓમાં જોયું તેમ જ્યારે આપણે તેને ચલાવિશુ મેઇન થી શરૂ થઈ અને લાઈન નંબર 14 ના બ્રેક પોઈન્ટ સુધી ચાલશે ફંકશન શરૂ થાય તે પહેલા બ્રેક પોઈન્ટ પર એકઝીક્યૂશન ઊભું રહેશે હવે આપણે x ની કિંમત પર નજર કરીએ અને xની કિંમત શૂન્ય હશે આપણે gdb info locals કરીયે અને x ની કિંમત શૂન્ય છે કારણ કે x એ લાઇન નંબર 13 માં શૂન્યથી ઈનીશયલાએજ કરવામાં આવ્યો છે ચાલો હવે આપણે એક સ્ટેપ આદ્વારા પ્રોગ્રામઅને જોઈએ કે ફંકશનમાં શું થઈ રહ્યું છે આપણે આગળની લાઇન શરૂ કરવા પહેલાં સૌ પ્રથમ આપણે કે વિવિધ મહત્વપૂર્ણ રજિસ્ટરનું સમાવિષ્ટો પ્રિંટ કરીએ છે જેમ આપણે પહેલા જોયું છેસામગ્રી સૂચના નિર્દેશક 8048449 છે જે તે સ્થાન છે જ્યાં ફંકશન માટે કોલ હાજર છે આપણીપાસે સ્ટેક પોઇન્ટર અને બેઝ પોઇન્ટર છે જેઅનુરૂપ મેઇન ફંકશનની ફ્રેમ ને પોઇન્ટ કરે છે હવે જો હું આને અનુરૂપ એક જ સૂચના ચલાવીશ આપણે જોઈ શકીએ કે શું થાય છે આ ચોક્કસ બિંદુએ આપણે સ્ટેક પર વિવિધ દલીલો પુશ કરી રહ્યા છીએ અને આ આપણે પહેલાં જોયું છે આપણે અહીં વધારે સમય પસાર કરવો નથી અને આખરે આપણે જોશું કે આ વાક્યને કારણે ફંકશન એક્ઝેક્યુશન શરૂ થશે તો ચાલો ફંકશનને ડિસએસેમ્બલ કરીએ અને આ બિંદુએ આપણે વિવિધ રજિસ્ટર પણ જોઈએ જે EIP ESP અને EBP છે આપણે અહીં જોઈએ છીએ કે આપણી પાસે સ્ટેક પોઇન્ટર છે જે FFFFCF20 પર છે અને આધાર નિર્દેશક FFFFCF48 પર છે કારણ કે આપણે હજી ફંકશનની પ્રથમ લાઇન પર છે બેઝ પોઇન્ટર હજી બદલાયા નથી અને નવી ફ્રેમ પણ બની નથી આ ફંકશન માટે હજી સુધી બનાવવામાં આવ્યું નથી ચાલો આપણે થોડી વધુ સૂચનાઓનું સ્ટેપ કરીયે ચાર સૂચનોનું એક સ્ટેપ કરીયે અને સ્ટેકની સામગ્રી જુઓ સ્ટેકની સામગ્રી જે આપણે પહેલાં જોઇ છે તે નીચે પ્રમાણે મેળવી શકાય છે gdb x 32x esp એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે રીટર્ન સરનામું જે ફંકશનમાં સ્ટેક પર પુશ કરવું જોઈએ કે જેથી મેઇનમાં થી ફંકશન કોલ થઈ શકે તે આ છે કોલ કરવામાં આવે તે પછી તરત જ આગલી સૂચનાનું સરનામું 0x08048454 છે હવે જો તમે સ્ટેકની સામગ્રી જુઓ તો આપણે જોશું કે રિટર્ન સરનામું જે આપણે હમણાં ઉલ્લેખ કર્યો છે તે આ સ્થાન પર છે આનું સરનામું FFFFCF1C વત્તા 4 છે જે FFFFCF20 છે આ વિશિષ્ટ ફંકશનમાં આપણી પાસે બે લોકલ છે જેની પાસે પૂર્ણાંક છે જે RET અને buffer જે 16 કેરેક્ટરનો છે આપણે પાછલા વિડિઓમાં જોયું છે તેમ આપણે આ બે લોકલ વેરિયબ્લેસનું સરનામું છાપી શકીએ છીએ અને આપણે આશા રાખીએ છીએ કે આ બંને લોકલ વેરિયબ્લેસ આ ફંકશન માટે નવા રચાયેલા સ્ટેક્સમાં હાજર હશે રજિસ્ટરની સામગ્રીને છાપવા નીચે મુજબ કરી શકાય છે gdb p x ret જે FFFFCF18 છે આ RET ની સામગ્રી હશે અને બફરની સામગ્રી નીચે મુજબ છે FFFFCF08 હવે તમે જે જુઓ છો તે છે બફરની સામગ્રી FFFFCF08 થી પ્રારંભ થાય છે અને 16 બાઇટ્સ સુધી વિસ્તરે છે આ 16 બાઇટ્સથી વધુ કંઈપણ બફર ઓવરફ્લો તરફ દોરી જશે હવે આપણે અહીં શું જોઈએ છે તે છે કે આપણે બફરને એવી રીતે ઓવરફ્લો કરવા માગીએ છીએ કે જેથી રીટર્ન એડ્રેસમાં ફેરફાર થાય હવે આપણે આપણા કેલ્ક્યુલેટરને લઈશું તેને સેટ હેક્સાડેસિમલ મોડ પર કરો અને આપણે જોશું કે બફરથી રીટર્ન સુધીનું અંતર કેટલું છે આપણે જાણીએ છીએ કે રિટર્ન સરનામું FFFFCF20 સ્થાન પર હાજર છે અને બફર આ સ્થાન FFFFCF08 પર હાજર છે આપણે આને બાદ કરીએ આપણે જોઈએ છીએ કે ત્યાં 18 બાઇટ્સનું ઓફસેટ છે અને આ 18 હેક્સાડેસિમલમાં છે જે શરૂઆતથી રિટર્ન સરનામા ના 24 બાઇટ્સને અનુરૂપ છે હવે આપણે અહીં આ ખાસ લાઈનમાં શું કરીએ છીએ તે છે કે આ લોકેશન બફર પ્લસ 24 પર આપણે એક પોઇન્ટર મેળવીએ છીએ અને આ ચોક્કસ પોઇન્ટર આ લોકલ વેરિએબલ રિટર્નમાં સંગ્રહિત થાય છે આવશ્યકપણે આ ચોક્કસ સ્થાને આપણે જે પ્રાપ્ત કરીએ છીએ તે કે જ્યાં રિટર્ન નું સરનામું સંગ્રહિત થાય છે ત્યાં રીટર્ન પોઇન્ટ છે આપણે એક સ્ટેપ કરી અને RET ની વેલ્યુ જોઈ ને કરી શકીએ RET એ FFFFCF18 પર હાજર છે આપણે જોઈએ છીએ કે RET ની અત્યારે શૂન્યની કિંમત છે આપણે એક જ સૂચના ચલાવીશું કે જેમાં આપણે આ ચોક્કસ સૂચનાને અમલમાં મૂકી છે અને RET મૂલ્ય બદલી નાખ્યું છે આ તે નિર્દેશ કરે છે જ્યાં વળતર સરનામું હાજર છે તો ચાલો હવે વળતરની સામગ્રી છાપીએ gdb x x 0xFFFFFF18 આ સ્થાન પર મેમરીને ડમ્પ કરશે આપણે પહેલાં જોયું છે કે આ વિશેષ મેમરી RETના સ્થાનને અનુલક્ષે છે હવે આપણે અહીં જે જોઈએ છીએ તે છે RET નું મૂલ્ય FFFFCF20 છે આ તે છે જ્યાં વળતર સરનામું સંગ્રહિત થાય છે હવે આગળની લાઇન ખૂબ નિર્ણાયક છે ફંકશનની આગલી લાઇન RETની વેલ્યુમાં 8 બાઇટ્સ વધારો કરે છે હવે આનો અર્થ શું છે તે સમજવા માટે આપણે પહેલા એક પગલું એક જ સૂચનાને એક્ઝેક્યુટ કરીશું અને જોશું કે વળતર સરનામાંની સામગ્રીમાં સુધારો થયો છે અને 8 બાઇટ્સ દ્વારા વધારો કરવામાં આવ્યો છે આપણે અમલ કરવા માટેના ચાર સૂચનો એક્સેકુટે કરવા પડ્યા છે કારણ કે C માં આ એક ઇન્સટ્રક્શન એસેમ્બલી કોડના ચાર સૂચનોને અનુરૂપ છે આ બિંદુએ તમે જોશો કે C ની આ લાઇનની અમલવારી પૂર્ણ થઈ છે અને આપણે પ્રારંભ પણ જોશું અને નોંધ કરીશું કે રિટર્ન સરનામાં સુધારી દેવામાં આવી છે રિટર્ન સરનામું 08048454 જે બદલાયો છે તે 0804845C છે આ પરિવર્તનની અસરને સમજવા માટે આપણે મેઇનને ડિસમ્બ્લે કરવો જોઈએ વાસ્તવિક વળતર સરનામું 08048454 છે અને આપણે આમાં શું બદલાવ્યું છે તે 08048454C છે અને આપણે જે કરી રહ્યા છીયે તે તે છે કે તે આ એડ સૂચનાને અવગણી અને અહીં ક્યાંક ઉતરાણ કરીશું જ્યારે આ ફંકશન અમલને પૂર્ણ કરે છે ત્યારે શું થશે તે આ મૂલ્ય 0804845c સ્ટેકમાંથી લેવામાં આવશે અને સૂચના નિર્દેશક માં મૂકવામાં આવે છે અને પ્રોગ્રામ આ ચોક્કસ મૂલ્યના આધારે ચાલુ રહેશે ચાલો આપણે આનાથી એક સ્ટેપપગલું લઈએ અને જોઈએ કે તે મેઇન તરફ પાછું આવી ગયું છે અને આપણે નોંધ કરીશું કે સૂચના નિર્દેશકની સામગ્રી 0804845c છે જેનો અર્થ એ છે કે અહીં સૂચવવામાં આવેલી એડ સૂચના છોડી દેવામાં આવી છે પરિણામે C કોડના સંદર્ભમાં જે થઈ રહ્યું છે તે એ છે કે ફંકશન શરૂ થયા પછી x 1 સ્ટેટમેંટ અવગણવામાં આવી રહ્યું છે અને આપણે સીધા જ printf સ્ટેટમેંટ પર જઈએ છીએ અને ત્યારથી આ x 1 સ્ટેટમેંટ એક્ઝેક્યુટ થતું નથી x ની કિંમત શૂન્ય રહે છે અને પરિણામે જ્યારે આપણે આ પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરવાનું ચાલુ રાખીએ છીએ જે c કમાન્ડનો ઉપયોગ કરીને ચલાવવાનું ચાલુ રાખે છે તો આપણે મેળવી શકીએ છીએ કે x ની કિંમત શૂન્ય છે આ વિશિષ્ટ વિડિઓમાં આપણે એક ઉદાહરણ જોયું છે કે આપણે કેવી રીતે પ્રોગ્રામના એક્ઝેક્યુશનને આ રીતે મેનુપૂલેટે કરી શકીએ જેથી સૂચનાને અવગણી શકાય હવે પછીના ડેમોમાં આપણે જોશું કે આપણે એવું કઈંક કઈ રીતે કરી શકીએ જે વધુ ખતરનાક છે આપણે જોશું કે આપણે પ્રોગ્રામમાં કોડ કેવી રીતે ઇન્જેક્ટ કરી શકીએ અને એક્ઝેક્યુટ પર પેલોડ લગાવી શકીએ આપણે આગળ જોઈશું કે ડેમો માં આપણે શેલ કોડ લઈશું અને આપણે શેલ કોડને ડમી પ્રોગ્રામમાં ઇન્જેક્ટ કરીશું અને પછી આ શેલ કોડને એક્ઝેક્યુટ કરવા ફોર્સ કરીશું